તેથી હવે આપણે ફ્લોર પ્લાનિંગ નામની આગામી પેટા સમસ્યા પર વિચાર કરીએ છીએ તેથી ફ્લોર પ્લાનિંગ ચાલો પહેલા જોઈએ કે આ સમસ્યા શું છે હવે સામાન્ય VLSI ફિઝીકલ ડિઝાઇન માં જુઓ કે આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણી પાસે આપણું રમતનું મેદાન છે જે સિલિકોન ફ્લોર છે જ્યાં આપણે સર્કિટ ના તમામ ઘટકો મૂકવાના છે ફ્લોર પ્લાનિંગનો અર્થ એ છે કે મેં અગાઉ આપેલી સમાનતાને યાદ કરો તે ઘરનો પ્લાન બનાવવા જેવું છે તેથી મારી પાસે મારા સર્કિટ બ્લોક્સ છે મારે મારા સિલિકોન ફ્લોર પર કયા સર્કિટ બ્લોક્સ મૂકવાના છે તેનું આયોજન કરવું પડશે તેથી એકવાર હું આ પ્લાનિંગને સરસ રીતે કરી લઉં પછીના તબક્કામાં ફિઝીકલ ડિઝાઇન પ્રક્રિયાને ગોઠવવાનું અને સંભાળવાનું કાર્ય ઘણું સરળ બની જાય છે કારણ કે ફિઝીકલ ડિઝાઇનમાં આપણે એક વસ્તુ યાદ રાખીએ છીએ આપણે લાખો કરોડો ઘટકો ધરાવતા સર્કિટ અથવા નેટલિસ્ટ નો સામનો કરી રહ્યા છીએ તેથી એકવાર આપણે આ પ્રકારનું પાર્ટીશનીંગ ફ્લોર પ્લાનિંગ કરી લઈએ પછી આપણે ડિવાઈડ એન્ડ કોનકર અભિગમ માટે જઈશું આપણે સમસ્યાને સરળ પેટા સમસ્યાઓમાં વિભાજીત કરીને અથવા ચીરીને અને પછી સ્વતંત્ર રીતે એક પછી એક કરીને સમસ્યાની જટિલતાને ઘણી હદ સુધી ઘટાડી રહ્યા છીએ તેથી તમે કહી શકો છો ફ્લોર પ્લાનિંગ લેઆઉટ સપાટી પર મોડ્યુલો ના અંદાજિત સ્થાનો શોધવાની ચિંતા કરે છે હવે કેટલીક ધારણાઓ સામાન્ય રીતે કરવામાં આવે છે ઉપલબ્ધ પ્રદેશ ઉદાહરણ તરીકે સિલિકોન ફ્લોરને આકારમાં લંબચોરસ ગણવામાં આવે છે જે મોડ્યુલો મૂકવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સામાન્ય રીતે લંબચોરસ માટે પણ સંબંધિત છે પરંતુ કેટલીકવાર તમારી પાસે L આકારના મોડ્યુલો જેવા અન્ય મોડ્યુલો હોઈ શકે છે આપણે આને પછી જોઈશું તો ચાલો એક ડાયગ્રામ જોઈએ જે તમને સમસ્યાના એકંદર અવકાશ વિશે જણાવશે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ ડાબી બાજુએ આપણે કેટલાક મોડ્યુલો બતાવીએ છીએ જે આપણે મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જમણી બાજુનો આ લંબચોરસ પ્રદેશ આપણું સિલિકોન ફ્લોર છે તો આ 5 બ્લોક આપણે આ રીતે મુકીએ છીએ બ્લોક a b c d e આ આપણો કામચલાઉ ફ્લોર પ્લાન છે હવે આ બીજી વસ્તુ જે આપણે અહીં પણ બતાવી રહ્યા છીએ જે ફ્લોર પ્લાનિંગ સ્ટેજ માં થઈ શકે કે ન પણ થઈ શકે હવે હકીકતમાં આપણા લેક્ચર ક્રમમાં આપણે પેટા સમસ્યા પર વિચારણા કરીશું ફ્લોર પ્લાન બનાવવા ઉપરાંત આપણે કામચલાઉ રીતે બાહ્ય પિન અથવા IO પેડ્સ ની સ્થિતિને પણ ઠીક કરી રહ્યા છીએ આ તે સ્થાનો છે જ્યાંથી આપણા બાહ્ય જોડાણો બહાર જશે અને પાવર સપ્લાય લાઇન પણ સોલિડ એડ્જ ગ્રાઉન્ડ લાઇન સૂચવે છે આ ડોટેડ એડ્જ પાવર સપ્લાય લાઇન VDD સૂચવે છે તેથી તમે જોઈ શકો છો કે આ બિન છે વાસ્તવમાં ગ્રાઉન્ડ અને VDD લાઇનો સામાન્ય રીતે સમાન સ્તર મેટલ સ્તર પર નાખવામાં આવે છે તેથી આ ગ્રાઉન્ડ અને VDD આ 2 નેટ એકબીજાને છેદતી નથી તમે જોઈ શકો છો તેથી પાવર અને ગ્રાઉન્ડ પ્લાનિંગ સહિત ફ્લોર પ્લાનિંગની સમસ્યાનો આ એક લાક્ષણિક ઉકેલ છે આ એકંદરે ચિપ પ્લાનિંગ છે હું બતાવી રહ્યો છું પરંતુ જો આપણે અહીં VDD અને ગ્રાઉન્ડ પ્લાનિંગને ધ્યાનમાં ન લઈએ તો આપણા ફ્લોર પ્લાનમાં ફક્ત બ્લોક્સ અને ફ્લોરમાં તેમની સંબંધિત સ્થિતિ હશે આપણે પછીથી કેટલાક ઉદાહરણો પણ જોઈશું તેથી સમસ્યાની વ્યાખ્યા આ પ્રમાણે છે ધારો કે આપણી પાસે બ્લોકની સંખ્યા n છે જેના ક્ષેત્રફળ આપવામાં આવ્યા છે અને બીજી વસ્તુ છે આમાંના કેટલાક બ્લોક્સ નિશ્ચિત કરી શકાય છે આમાંથી કેટલાક બ્લોક્સ પરિવર્તનશીલ હોઈ શકે છે નિશ્ચિત એટલે હું બ્લોક્સની પહોળાઈ અને ઊંચાઈ જાણું છું પરંતુ કેટલાક અન્ય બ્લોક્સ છે મને ખબર છે કે ત્યાં કેટલા ગેટ અથવા ટ્રાન્ઝિસ્ટર છે જેનો અર્થ છે કે હું ક્ષેત્રફળ જાણું છું પરંતુ મારી ઊંચાઈ અને પહોળાઈ હજુ પણ પરિવર્તનશીલ છે તેથી હું તેને ગોઠવી શકું છું તેથી મારું ક્ષેત્રફળ આપવામાં આવેલ છે જેને ફ્લેક્સિબલ બ્લોક્સ કહેવામાં આવે છે તેથી અને આપણે આસ્પેક્ટ રેશિયો પર અમુક સીમાઓ રાખી શકીએ છીએ આસ્પેક્ટ રેશિયો એટલે ઊંચાઈને પહોળાઈથી વિભાજિત કરો તેથી આદર્શ રીતે કહીએ તો હું એક બ્લોક ચોરસ આકારમાં હોય તેવું ઇચ્છું છું પરંતુ તે પાતળું હોઈ શકે છે ક્યાં તો ઊભી રીતે ગોઠવાયેલ અથવા આડું ગોઠવાયેલ પરંતુ તે આસ્પેક્ટ રેશિયો કેટલો પાતળો છે તે તમે સંભવતઃ અવરોધ તરીકે સ્પષ્ટ કરી શકો છો કે તે આના કરતા પાતળો ન હોઈ શકે ઊંચાઈ અને પહોળાઈનો રેશિયો આના કરતાં વધુ કે ઓછો હોઈ શકતો નથી તેથી આઉટપુટ દરેક બ્લોકનું ચોક્કસ સ્થાન હશે તેમની પહોળાઈ અને ઊંચાઈ અને નિશ્ચિત બ્લોક માટે પહોળાઈ અને ઊંચાઈ પહેલેથી જ જાણીતી છે ફ્લેક્સિબલ બ્લોક માટે તમારે ઠીક કરવું પડશે તેમનો ગુણાકાર તેમના ક્ષેત્રફળ જેટલો હશે અને અલબત્ત તેઓ આસ્પેક્ટ રેશિયો ri અને si ની મર્યાદા અથવા સીમાની અંદર આવેલા હશે અલબત્ત ઉદ્દેશ્ય કુલ લેઆઉટ ક્ષેત્રફળને ઘટાડવાનો હશે અને વાયરની લંબાઈ ઘટાડવા માટે ક્રિટિકલ વાયર અથવા ક્રિટિકલ નેટ માટે પણ પરંતુ અહીં એક વાત તમને યાદ છે જો કે આપણે વાયરની લંબાઈ ઘટાડવા વિશે વાત કરી રહ્યા છીએ આપણે ફક્ત બ્લોક્સનાં કામચલાઉ પ્લેસમેન્ટ વિશે વાત કરી રહ્યા છીએ તેથી આપણે હજી સુધી વાયરનું ચોક્કસ વાયરિંગ કર્યું નથી આપણે આ તબક્કે માત્ર ખૂબ જ સામાન્ય અંદાજ લગાવી શકીએ છીએ તેથી તે કામચલાઉ અંદાજ સાથે પણ આપણે કહી શકીએ કે મારું ક્રિટિકલ નેટ ખૂબ લાંબુ થઈ રહ્યું છે ચાલો આપણે આ 2 બ્લોક્સને એકસાથે લાવીને તેમને કંઈક આવી રીતે બાજુ બાજુમાં રાખીએ હવે એક વસ્તુ આપણે પછીથી પ્લેસમેન્ટની સમસ્યા વિશે વાત કરીશું ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ એકદમ સમાન છે પરંતુ કેટલાક ચોક્કસ તફાવતો પણ છે ચાલો જોઈએ કે તફાવત શું છે હવે ફ્લોર પ્લાનિંગમાં મેં કહ્યું તેમ કેટલાક બ્લોક પ્રકૃતિમાં પરિવર્તનશીલ હોઈ શકે છે તે અર્થમાં કે તેનું ક્ષેત્રફળ જાણીતું છે પરંતુ ત્યાં ઊંચાઈ અને પહોળાઈ હજી નક્કી નથી અને દરેક બ્લોકમાં પિન પણ છે ઉદાહરણ તરીકે ધારો કે મારી પાસે આના જેવો નિશ્ચિત બ્લોક છે તેથી ચાલો કહીએ આ NAND ગેટને અનુરૂપ છે તેથી મારા 2 ઇનપુટ અહીં હોઈ શકે છે અને અહીં મારું આઉટપુટ અહીં હોઈ શકે છે આ નિશ્ચિત પિન સ્થાનો છે પરંતુ જો મારી પાસે ફ્લેક્સિબલ બ્લોક હોય જ્યાં મને ખબર હોય કે મને 6 પિનની જરૂર છે પરંતુ તેમના ચોક્કસ સ્થાનો નિશ્ચિત નથી તેઓ આસપાસ ફરી શકે છે અહીં પિન સ્થાનો પણ પરિવર્તનશીલ છે તેથી ફ્લોર પ્લાનિંગમાં પિનનું ચોક્કસ સ્થાન તે પણ નિશ્ચિત ન પણ હોય પણ તમારે પિનની સ્થિતિ પણ ઠીક કરવાની જરૂર છે પરંતુ પ્લેસમેન્ટની સમસ્યામાં આપણે ધારીએ છીએ કે તમામ બ્લોક્સ સારી રીતે વ્યાખ્યાયિત ભૌમિતિક આકાર ધરાવે છે અને તેમના પિન સ્થાનો પણ નિશ્ચિત છે અને જો કે ફ્લોર પ્લાનિંગમાં આપણે આંતરજોડાણો માટે જગ્યા રાખતા નથી પરંતુ પ્લેસમેન્ટમાં આપણે સ્પષ્ટપણે ઉદાહરણ તરીકે આંતરજોડાણો માટે જગ્યા રાખીએ છીએ હવે ફ્લોર પ્લાનિંગમાં હું કહી શકું છું કે મારી પાસે 3 બ્લોક્સ છે A B અને C જે આ રીતે મૂકવાના છે C ની ઉપર B અને B અને C ની ડાબી બાજુએ A પરંતુ પ્લેસમેન્ટમાં હું આ રીતે સ્પષ્ટ કરીશ આ મારો બ્લોક A છે આ મારો બ્લોક B છે આ મારો બ્લોક C છે અને વચ્ચે થોડી જગ્યા છે જે મેં આંતરજોડાણો માટે રાખી છે આ પ્લેસમેન્ટ સમસ્યાનું આઉટપુટ છે બરાબર તેથી ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ વચ્ચે આ મુખ્ય તફાવત છે અને ધ્યાન આપવાનો મુદ્દો એ છે કે ફ્લોર પ્લાનિંગની સમસ્યાને હેન્ડલ કરવી વધુ મુશ્કેલ છે કારણ કે તમારી પાસે ફ્લેક્સિબલ બ્લોક્સનો ખ્યાલ છે તેથી તમારી પાસે બ્લોક માટે આપવામાં આવેલ ક્ષેત્રફળ છે તેથી બ્લોકના ઘણા વિવિધ સંભવિત આકાર હોઈ શકે છે આપણે એ શોધવાનું છે કે કયો ચોક્કસ આકાર વધુ સારું કોમ્પેક્ટ લેઆઉટ આપી શકે છે તેથી આ એક સરળ સમસ્યા નથી પરંતુ પ્લેસમેન્ટમાં કારણ કે તમામ બ્લોકના આકાર અને કદ નિશ્ચિત છે સમસ્યા ઘણી સરળ છે પરંતુ ફ્લોર પ્લાનિંગમાં તેમને મૂકવા ઉપરાંત તમારે બ્લોક્સનો આસ્પેક્ટ રેશિયો બ્લોક્સના ચોક્કસ આકાર કે જે પરિવર્તનશીલ છે તે પણ શોધવા પડશે પરંતુ આપણે કેટલીક ડિઝાઇન સ્ટાઇલ ઓમાં જોશું બે સમસ્યાઓ અલગ નથી તેઓ સમાન છે તેથી ચાલો ફ્લોર પ્લાનિંગ સમસ્યાનું એક ઉદાહરણ લઈએ તેથી આપણે ધ્યાનમાં લઈએ છીએ કે ત્યાં 5 મોડ્યુલ છે પહોળાઈ અને ઊંચાઈ આપવામાં આવી છે તેથી આ બધા નિશ્ચિત મોડ્યુલ છે તેમાંથી કોઈ પણ પરિવર્તનશીલ નથી તેથી A એ ચોરસ મોડ્યુલ છે 1 બાય 1 B એટલે 1 બાય 3 C એ 1 બાય 1 D એ 1 બાય 2 E એ 2 બાય 1 છે આ 3 સંભવિત ફ્લોર પ્લાન છે હવે તમે એક વસ્તુ જુઓ જો કે હું જાણું છું કે B 1 બાય 3 છે પરંતુ હું તેને ઊભી અથવા આડી રીતે મૂકી શકું છું જે પરિવર્તનશીલતા મારી પાસે છે એ જ રીતે D હું તેને આડી અથવા ઊભી રીતે મૂકી શકું છું કારણ કે હું બ્લોકનો આકાર જાણું છું પરંતુ જો હું તેને 90 ડિગ્રી ફેરવું તો કોઈ સમસ્યા નથી તેથી એક આડો બ્લોક હું ફેરવીને તેને ઊભી રીતે બનાવીશ તે પરિવર્તનશીલતા મારી પાસે છે તેથી તે કરવાથી આ 5 બ્લોક્સ ઘણી રીતે મૂકી શકાય છે જેથી તમારી પાસે અનેક વૈકલ્પિક ફ્લોર પ્લાન હોઈ શકે તેથી અહીં મુદ્દો એ ઊભો થાય છે કે એક વખત આપેલ સમસ્યા માટે તમારી પાસે ઘણા ફ્લોર પ્લાન હોય તો તમારી પાસે તે નક્કી કરવા માટે એક પદ્ધતિ હોવી જોઈએ કે આમાંથી કયો અન્ય કરતાં વધુ સારો છે આપણે બધા વિકલ્પોમાંથી શ્રેષ્ઠ ફ્લોર પ્લાન પસંદ કરવો પડશે આ આપણે કરવાનું છે હવે ડિઝાઇન સ્ટાઇલના વિશિષ્ટ મુદ્દાઓ પર આવીએ છીએ ચાલો આપણે આ પર એક ઝડપી નજર કરીએ ફુલ કસ્ટમ ડિઝાઇન સ્ટાઇલ માટે તમે ફુલ કસ્ટમ ડિઝાઇન સ્ટાઇલમાં યાદ કરો છો કે બ્લોક્સને કોઈપણ મનસ્વી આકાર અને કદ હોઈ શકે છે તેઓ નાના હોઈ શકે છે તેઓ મોટા હોઈ શકે છે તેઓ ચોરસ હોઈ શકે છે તેઓ લંબચોરસ હોઈ શકે છે તેથી ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ બંને સમસ્યાઓ ફુલ કસ્ટમ ડિઝાઇન સ્ટાઇલ માટે ચિત્રમાં આવશે અને અહીં તમારે બધા પગલાંની જરૂર છે જે જરૂરી છે પરંતુ સ્ટાન્ડર્ડ સેલ માટે પરંતુ આ બધા સેલનું પરિમાણ નિશ્ચિત છે કારણ કે તમે જાણો છો કે સેલ લાઇબ્રેરી માંથી પસંદ કરવામાં આવે છે અને અન્યથા સેલની ઊંચાઈઓ પણ નિશ્ચિત છે પરંતુ પહોળાઈ અલગ હોઈ શકે છે પરંતુ એકવાર હું સેલ પસંદ કરી લઉં તેનો આકાર અને કદ નિશ્ચિત હોય છે અને તેને ફક્ત આ રીતે જ મૂકવાનું હોય છે તમને આ સેલને સ્ટાન્ડર્ડ સેલ લેઆઉટમાં ફેરવવાની પણ મંજૂરી નથી તેથી સ્ટાન્ડર્ડ સેલ માટે ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ સમસ્યાઓ સમાન છે તે અલગ પેટા સમસ્યાઓ નથી તેથી જ્યારે તમારી પાસે મોટી નેટલિસ્ટ હોય ત્યારે તમે 2 પગલાંઓમાંથી પસાર થાઓ પ્રથમ તમે ગ્લોબલ પાર્ટીશનીંગ કરો છો તમે આખી નેટલિસ્ટને નાના ટુકડાઓમાં વિભાજિત કરો છો અને દરેક ભાગને તમે કદાચ વ્યક્તિગત પ્રદેશોમાં મેપ કરો છો સ્ટાન્ડર્ડ સેલની એક રો હોઈ શકે છે તમે તેને સ્ટાન્ડર્ડ સેલની એક રો માં મૂકો અને પ્લેસમેન્ટ કરો તેવી જ રીતે ગેટ એરે માટે તમારી પાસે ઘણા બધા ગેટ છે જે લેઆઉટ ફ્લોર પર ફેલાયેલા છે ત્યાં ઘણા બધા ગેટ છે તેથી જ્યારે તમે ફ્લોર પ્લાનિંગ કહો છો ત્યારે તમે પ્લાનિંગ કરી રહ્યા છો કે ગેટ ક્યાં મૂકવા જ્યારે તમે પ્લેસમેન્ટ વિશે વાત કરો છો ત્યારે તમે એ જ વસ્તુ વિશે વાત કરો છો કે ગેટ કેવી રીતે મૂકવા તેથી ગેટ એરે માટે પણ ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ સમાન છે તે અલગ નથી તેથી આ 2 સમસ્યાઓ સમાન છે હવે મેં કહ્યું હતું કે જ્યારે તમારી પાસે સરખામણી કરવા માટે સંખ્યાબંધ વૈકલ્પિક ફ્લોર પ્લાન હોય તો તમે અમુક ખર્ચના સંદર્ભમાં તેનું મૂલ્યાંકન કરવા સક્ષમ હોવા જોઈએ તેથી ચાલો જોઈએ કે આપણે ખર્ચનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકીએ તેથી આ જરૂરી છે કારણ કે મેં કહ્યું હતું કે ફ્લોર પ્લાનિંગની સમસ્યાના શક્ય ઉકેલોની સંખ્યા ઘણી મોટી હોઈ શકે છે અને શ્રેષ્ઠ ઉકેલ નક્કી કરવું તે ગણતરીપૂર્વક જટિલ NP હાર્ડ સાબિત થયું છે હવે જ્યારે તમે એક કરતાં વધુ ફ્લોર પ્લાનની તુલના કરો છો ત્યારે ત્યાં તેવી ઘણી રીતો છે જેમાં તમે આ સરખામણી કરી શકો તમે કુલ ક્ષેત્રફળ જોઈ શકો છો તમે વાયરની કુલ લંબાઈ જોઈ શકો છો તમે મૂલ્યાંકન કરી શકો છો કે બ્લોક્સ એકબીજા સાથે કેટલાં સરળ અથવા કેટલાં મુશ્કેલ રીતે જોડાયેલા હશે આંતરજોડાણ જટિલતા કેવી રીતે અલગ છે ઉદાહરણ તરીકે તમે ફ્લોર પ્લાનમાં બે બ્લોક્સ મૂકી શકો છો જે થોડા દૂર છે પરંતુ તેમની વચ્ચે જોડાણોની સંખ્યા ખૂબ મોટી છે તેથી તમે કહી શકો છો કે તમારી આંતરજોડાણ જટિલતા ત્યાં મોટી હશે ક્રિટિકલ ભાગો માટે ડિલે ઓછો કરો જેથી તમે જોઈ શકો કે તેઓ કેટલા દૂર છે તમે આના કોઈપણ સંયોજન માટે જે પોઈન્ટ ને જોડવા માંગો છો ક્ષેત્રફળ નક્કી કરવું મુશ્કેલ નથી કારણ કે તમે જુઓ છો કે તમારું કુલ સિલિકોન ફ્લોર પ્રકૃતિમાં લંબચોરસ છે તેથી જો તમારી પાસે વધુ સારો ફ્લોર પ્લાન હોય તો તે લંબચોરસનું કદ ઘટશે તેથી માત્ર ઊંચાઈને પહોળાઈથી ગુણાકાર કરવાથી તમારું ક્ષેત્રફળ થશે તેથી તમે એકંદર ફ્લોર પ્લાનની પહોળાઈ અને ઊંચાઈ જોઈને અને ગુણાકાર લઈને તમારા ક્ષેત્રફળનું કદ ખૂબ જ સરળતાથી માપી શકો છો તેથી ક્ષેત્રફળ સરળતાથી અંદાજી શકાય છે દરેક ઉમેદવાર ફ્લોર પ્લાન માટે તમે ક્ષેત્રફળને ખૂબ જ સરળતાથી માપી શકો છો પરંતુ વાયરની લંબાઈ તેથી મેં આ તબક્કે કહ્યું હતું કે તમને ફક્ત ખૂબ જ કામચલાઉ અંદાજ લગાવવાની મંજૂરી છે કારણ કે અહીં આ તબક્કે તમે આંતરજોડાણ માટે અલગ જગ્યાઓ પણ રાખી નથી તમે જાણતા નથી કે વાયર કેવી રીતે નાખવામાં આવશે તમે માત્ર એક અંદાજ બનાવી શકો છો તેથી એક લોકપ્રિય પદ્ધતિ જેનો ઉપયોગ થાય છે તે એ છે કે હું ફક્ત આ ઉદાહરણની મદદથી સમજાવી રહ્યો છું ધારો કે મારી પાસે આ 3 લંબચોરસ દ્વારા દર્શાવવામાં આવેલા 3 બ્લોક્સ છે તેથી હું અહીં જે ધારું છું તે એ છે કે આ દરેક બ્લોકમાં ઘણી બધી પિન હોઈ શકે છે જેને અન્ય 2 બ્લોકમાં કેટલીક અન્ય પિન સાથે જોડવાની જરૂર છે તેથી આપણે ધારીએ છીએ કે તમામ પિન મર્જ કરવામાં આવી છે અને બ્લોકના કેન્દ્રો પર રહે છે ધારો કે આ બ્લોક કેન્દ્રો છે હું ધારું છું કે પિન બ્લોકના કેન્દ્રો પર રહે છે અને હું ગણતરી કરું છું કે આ બ્લોક અને આ બ્લોક જે cij છે એની વચ્ચે કેટલી આંતરજોડાણ લાઇન છે બ્લોક i અને બ્લોક j વચ્ચે કેટલા આંતરજોડાણો છે અને dij એ અંતર છે અંતર હું મેનહટન અંતર તરીકે ગણું છું તો મેનહટન અંતર શું છે ધારો કે હું એક પોઈન્ટને આ સાથે જોડવા માંગુ છું મેનહટન અંતરનો અર્થ છે કે તમે ઊભી રીતે જાઓ છો અને પછી તમે આડા જાઓ છો તેથી આ y વત્તા x મેનહટન અંતર આ x વત્તા y છે તેથી આ પોઈન્ટના યામ આપ્યા હોય તો તમે સરળતાથી મેનહટન અંતરની ગણતરી કરી શકો છો આંતરજોડાણ વાયરની સંખ્યા તમે જાણો છો તેથી આ રીતે તમે ખૂબ જ સામાન્ય અંદાજ મેળવી શકો છો બ્લોકની દરેક જોડીમાં તમે જુઓ છો કે કેટલા જોડાણો છે 2 બ્લોક્સ વચ્ચેના મેનહટન અંતરથી ગુણાકાર કરવામાં આવે તો આ વાયરિંગની લંબાઈ વાયરિંગની કુલ લંબાઈનો ખૂબ જ કામચલાઉ અંદાજ હશે અને કુલ ખર્ચનો તમે ક્ષેત્રફળના અમુક વેઇટેડ સરવાળા અને વેઇટેડ લંબાઈ તરીકે અંદાજ લગાવી શકો છો હવે તે આધાર રાખે છે અમુક કિસ્સાઓમાં તમારું ક્ષેત્રફળ વધુ મહત્ત્વપૂર્ણ હોય શકે છે તમે w1 ને વધુ મહત્ત્વ આપી શકો છો પરંતુ તમારી આંતરજોડાણ લંબાઈને ઘટાડી શકાય તે વધુ મહત્ત્વપૂર્ણ છે તમે w2 ને ઊંચી લંબાઈ વધુ વજન આપી શકો છો તેથી આ w1 w2 યુઝર દ્વારા સ્પષ્ટ કરી શકાય છે હવે ફ્લોર પ્લાનની ભલાઈનો અંદાજ લગાવવાની બીજી રીત છે આ ડેડ સ્પેસ ને માપવા દ્વારા છે ડેડ સ્પેસ એટલે ફ્લોર પ્લાનની અંદરની જગ્યા જે વેડફાઈ ગઈ છે જેમ કે તમે જાણો છો કે આ ફ્લોર પ્લાનનું કુલ ક્ષેત્રફળ તમે પહોળાઈ દ્વારા ઊંચાઈનો ગુણાકાર કરીને અંદાજ લગાવી શકો છો અને ત્યાં વ્યક્તિગત બ્લોક્સ છે તેથી તમે બ્લોકના ક્ષેત્રફળનો કુલ સરવાળો લો તેથી તમે બ્લોકના ક્ષેત્રફળ મેળવો છો જો તમે તેને A માંથી બાદ કરો છો તો તમને કહેવાતી બિનઅધિકૃત જગ્યાનું ક્ષેત્રફળ મળશે જેને ક્યારેક ડેડ સ્પેસ કહેવામાં આવે છે તેથી તેનો A વડે ભાગાકાર કરો જો તમે ટકાવારીની ગણતરી કરો છો તો આને ક્યારેક તમે ડેડ સ્પેસ ટકાવારી તરીકે ઓળખો છો કેટલીકવાર ક્ષેત્રફળને બદલે આપણે કહી શકીએ કે આપણે ડેડ સ્પેસ ટકાવારી ઘટાડવા માંગીએ છીએ ડેડ સ્પેસ ટકાવારી ઘટાડવાનો અર્થ એ છે કે તમે ક્ષેત્રફળ ઘટાડશો તેનો અર્થ એ જ છે તેથી સમસ્યાઓ સમાન છે હવે ચાલો જોઈએ કે આપણે ફ્લોર પ્લાન કેવી રીતે રજૂ કરી શકીએ સ્લાઇસિંગ સ્ટ્રક્ચર એ તે કરવાની ખૂબ જ સામાન્ય રીત છે ચાલો તે શું છે તે જોવાનો પ્રયાસ કરીએ સ્લાઇસિંગ સ્ટ્રક્ચર એટલે કે તે લંબચોરસ ડિસેક્શન જેવું છે જેમ કે ધારો કે મારી પાસે ફ્લોર પ્લાન છે કહો કે ત્યાં ઘણા બ્લોક્સ છે ડિસેક્શનનો અર્થ છે કે હું ફ્લોર પ્લાનને ઊભી લાઇન દ્વારા અથવા આડી લાઇન દ્વારા કાપી શકું છું હું તેને 2 ભાગોમાં કાપી શકું છું આને ડિસેક્શન કહેવામાં આવે છે તેથી એકવાર હું ડિસેક્શન કરી લઉં હું ફ્લોર પ્લાનને 2 નાના ફ્લોર પ્લાનમાં વિભાજિત કરું છું બરાબર તેથી સ્લાઇસિંગ સ્ટ્રક્ચર ખરેખર તમને જણાવે છે કે જ્યાં સુધી તમને મૂળભૂત બ્લોક્સ ન મળે ત્યાં સુધી ફ્લોર પ્લાનને વારંવાર કેવી રીતે કાપવો તેથી તે સ્લાઇસિંગ ટ્રી એવી વસ્તુ છે જે તે સ્લાઇસિંગ સ્ટ્રક્ચરને સ્પષ્ટ કરે છે હું કેટલાક ઉદાહરણો બતાવીશ સ્લાઇસિંગ ટ્રી એ બાઇનરી ટ્રી સિવાય બીજું કંઈ નથી દરેક તબક્કે તમે એક સ્લાઇસ આડી સ્લાઇસ અથવા ઊભી સ્લાઇસ કરી રહ્યા છો આ બાઇનરી ટ્રી માં શિરોબિંદુ અથવા નોડ ક્યાં તો ઊભો કટ રજૂ કરે છે જે V દ્વારા રજૂ થાય છે અથવા આડી કટ H દ્વારા રજૂ થાય છે પાછળથી આપણે જોશું કે ત્રીજા પ્રકારનું શિરોબિંદુ પણ હોઈ શકે છે જેને વ્હીલ કહેવાય છે જે દેખાય છે કેટલાક ફ્લોર પ્લાન માટે કે જેને કાપી ન શકાય આ આપણે થોડી વાર પછી જોઈશું અને ટ્રી નું લીફ મૂળભૂત બ્લોક સૂચવે છે જે બ્લોક્સ તમે ફ્લોર પ્લાનમાં મૂકવા માંગો છો ચાલો એક ઉદાહરણ લઈએ ધારો કે મારી પાસે આ a b c d e f જેવો ફ્લોર પ્લાન છે ત્યાં 6 બ્લોક્સ છે જે આ રીતે ફ્લોર પર મૂકવામાં આવ્યા છે હવે ડાબી બાજુનું આ ટ્રી એક સંભવિત સ્લાઇસિંગ ટ્રી નું પ્રતિનિધિત્વ કરે છે ચાલો જોઈએ કે તે કેવી રીતે થાય છે ચાલો લીફની બાજુથી શરૂ કરીએ e f એક શિરોબિંદુ V દ્વારા જોડાયેલ છે જેનો અર્થ છે e અને f એક ઊભી લાઇન દ્વારા વિભાજિત થયેલ છે આ સમગ્ર બાબત સૂચવે છે કે આ સમગ્ર લંબચોરસ e f d અને આ આખો લંબચોરસ એ આડી લાઇન d દ્વારા જોડાયેલ છે અને આ સમગ્ર લંબચોરસ આડી લાઇન d દ્વારા જોડાયેલ છે અને આ આખી વસ્તુ આ આડી લાઇન દ્વારા જોડાયેલ છે આ આખી વસ્તુ અને c બીજી આડી લાઇન દ્વારા જોડાયેલ છે આ આખી વસ્તુ અને c બીજી આડી લાઇન દ્વારા જોડાયેલ છે અને બીજી બાજુ a b આડી લાઇન દ્વારા જોડાયેલ છે a b આડી લાઇન દ્વારા આ આખી વસ્તુ અને આ આખી વસ્તુ ઊભી લાઇન દ્વારા જોડાયેલ છે આ ઊભી લાઇન તેથી આ ફ્લોર પ્લાનને આ રીતે સ્લાઈસિંગ ટ્રી દ્વારા રજૂ કરી શકાય છે તમે તપાસી શકો છો આ પણ એક સ્લાઈસિંગ ટ્રી છે જે સમાન ફ્લોર પ્લાનનું પ્રતિનિધિત્વ કરે છે તેથી આ c અને d વાસ્તવમાં બદલાઈ ગયા છે કારણ કે તમે જોઈ શકો છો ત્યાં 2 આડી સ્લાઈસ છે તો ક્યાં તો તમે આ સ્લાઈસ પહેલા કરો અથવા આ સ્લાઈસ પહેલા કરો કોઈ વાંધો નથી તો ક્યાં તો તમે આ પહેલા d અને પછી c કરો અથવા c પહેલા અને પછી d કરો વાંધો નથી તેથી આપેલ ફ્લોર પ્લાન માટે એક કરતાં વધુ સ્લાઈસિંગ ટ્રી શક્ય છે હવે સ્લાઈસિંગ ટ્રી ને કોમ્પેક્ટ રીતે રજૂ કરી શકાય છે જેને પોલિશ એક્સપ્રેશન કહે છે જેને પોસ્ટફિક્સ એક્સપ્રેશન તરીકે પણ ઓળખવામાં આવે છે હવે પોલિશ એક્સપ્રેશન શું છે આપણે તેને પછીથી સમજાવીશું પરંતુ અહીં હું તમને તેના વિશે ટૂંકમાં જણાવું જ્યારે તમારી પાસે આના જેવું નોડ હોય ત્યારે કહો કે V જ્યાં તમારી પાસે e અને f છે પોલિશ નોટેશન માં આપણે તેને પ્રથમ તરીકે વ્યક્ત કરીએ છીએ આપણે લીફ 2 બ્લોક્સ લખીએ છીએ અને ત્યારબાદ રુટ V ધારો કે મારી પાસે બીજું છે આ H અહીં આ અહીં જોડે છે અને મારી પાસે બીજો બ્લોક છે a અહીં જોડાયેલ છે તો હું a અને આ આખું લખીશ વસ્તુ આ આખી વસ્તુ આ આખી વસ્તુને રજૂ કરે છે H પછી આખી વસ્તુ H તેથી પોલિશ એક્સપ્રેશન લખવા પાછળનો આ મૂળ વિચાર છે તેથી જ્યારે તમારી પાસે આના જેવું કોઈ ટ્રી હોય ત્યારે તમે સમાન પોલિશ એક્સપ્રેશન લખી શકો છો હું તમને આ સારી રીતે બતાવીશ V હું એ અહીં ઊભી લાઇન દ્વારા બતાવી રહ્યો છું અને H હું એ એક આડી લાઇન દ્વારા બતાવી રહ્યો છું a b આડી લાઇન a b આડી લાઇન અહીં બીજી બાજુ e f ઊભી લાઇન દ્વારા તમે જુઓ છો e f પછી ઊભી લાઇન d આ વસ્તુ અનુસરે છે આડી લાઇન d આ વસ્તુ પછી આડી લાઇન c આ આખી વસ્તુ પછી આડી લાઇન c આ આખી વસ્તુ પછી આડી લાઇન આ આખી વસ્તુ આ આખી વસ્તુ ઊભી લાઇન તેથી આ આપણે પછીથી ફરીથી સમજાવીશું પરંતુ આ રીતે આપણે પોલિશ નોટેશનમાં લેઆઉટને વ્યક્ત કરી શકીએ છીએ હવે આ ફ્લોર પ્લાનનું ઉદાહરણ છે તમે જોઈ શકો છો અહીં પણ આપણી પાસે કેટલાક બ્લોક્સ છે જે ખૂબ જ સરસ રીતે મૂકવામાં આવ્યા છે પરંતુ તમે તેને સ્લાઈસ કરી શકતા નથી જેમ તમે જોઈ શકો છો તમારી પાસે સતત ઊભી અથવા આડી સ્લાઈસ હોઈ શકતી નથી જે પાર્ટીશન કરી શકે છે આ ફ્લોર પ્લાન આ એવી વસ્તુ છે જેને નોન સ્લાઈસેબલ ફ્લોર પ્લાન કહેવામાં આવે છે અને આ 5 બ્લોક જેવી ટોપોલોજી કે જે આ રીતે લક્ષી છે તેને વ્હીલ કહેવામાં આવે છે તેથી ફ્લોર પ્લાનમાં વ્હીલને 5 ચાઇલ્ડ નોડ સાથે શિરોબિંદુ દ્વારા દર્શાવવામાં આવે છે જેમ કે તમે કહો છો કે આ ફ્લોર પ્લાનમાં આ વ્હીલનું પ્રતિનિધિત્વ કરે છે d c f e g c d e f g તેથી c d e f g વ્હીલનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ એકવાર તમે તેને વ્હીલ તરીકે વ્યાખ્યાયિત કરી લો પછી બાકીના સ્લાઈસ કરી શકાય છે તમારી પાસે અહીં સ્લાઈસ હોઈ શકે છે તમારી પાસે અહીં સ્લાઈસ હોઈ શકે છે અને તમે આ અને આને સ્લાઈસ કરી શકો છો તેથી તમારી પાસે a b હોઈ શકે છે તમારી પાસે એક સ્લાઈસ હોઈ શકે છે આ ઊભી છે અને આ તમારી પાસે ઊભી સ્લાઈસ હોઈ શકે છે પછી તમારી પાસે આડી સ્લાઈસ આડી સ્લાઈસ હોઈ શકે છે તેથી તમારી પાસે a હોઈ શકે છે આ એક સંયુક્ત ટ્રી છે જેમાં આડી અને ઊભી સ્લાઇસ તેમજ આ વ્હીલનો સમાવેશ થાય છે અને છેલ્લે હું ફ્લોર પ્લાનની અન્ય રજૂઆત જોઈશ જે ગ્રાફનું પ્રતિનિધિત્વ પણ છે તેથી અહીં ફ્લોર પ્લાન એક નહીં પરંતુ બે ગ્રાફ દ્વારા દર્શાવવામાં આવ્યો છે ડાયરેક્ટેડ એસાયક્લિક ગ્રાફ નો અર્થ છે કે એડ્જ કેટલાક તીરો ધરાવે છે તેથી એક આલેખને આડો પોલર ગ્રાફ કહેવામાં આવે છે અને બીજાને ઊભો પોલર ગ્રાફ કહેવાય છે તેથી આડા પોલર ગ્રાફ માટે ઉદાહરણ તરીકે શિરોબિંદુ શિરોબિંદુ એક ઊભી ચેનલ નું પ્રતિનિધિત્વ કરશે અને એડ્જ સૂચવે છે કે બે ચેનલો બ્લોકની બે વિરુદ્ધ બાજુઓ પર છે એક એડ્જનું વજન બ્લોકની પહોળાઈ સૂચવે છે તેથી આ સમજાવવા માટે એક ઉદાહરણ લઈએ ચાલો આ ઉદાહરણ લઈએ તેથી આ લેઆઉટ અથવા ફ્લોર પ્લાન છે આ આડો પોલર ગ્રાફ છે આડી દિશામાં તમે જુઓ છો કે આ શિરોબિંદુઓ છે શિરોબિંદુઓ શું સૂચવે છે શિરોબિંદુઓ દરેક જગ્યાએ સૂચવશે જ્યાં તમારી પાસે ઊભી લાઇન છે અહીં મારી પાસે ઊભી લાઇન છે અહીં આગળ મારી પાસે અહીં આ બ્લોકમાં ઊભી લાઇન છે અહીં મારી પાસે ઊભી લાઇન છે અહીં આ બ્લોકમાં અહીં મારી પાસે એક ઊભી લાઇન છે અહીં મારી પાસે ઊભી લાઇન છે અને અંતે મારી પાસે અહીં ઊભી લાઇન છે તેવી જ રીતે બીજી દિશામાં હું ઊભો પોલર ગ્રાફ ધરાવી શકું છું જ્યાં હું આડી લાઇનો જોઉં છું મારી પાસે અહીં એક આડી લાઇન છે એક અહીં એક અહીં એક અહીં અને એક આ આખી વસ્તુ છે અને આ વજન જેવું વજન જેવું જુઓ આ અને આ ત્યાં એક એડ્જ દ્વારા જોડાયેલ છે આ એડ્જ અને આ એડ્જ બ્લોક દ્વારા જોડાયેલ છે અને આ બ્લોકની ઊંચાઈ જે આ એડ્જનું વજન હશે આ નોડ અને આ નોડ આ વચ્ચેનો બ્લોક છે તેથી આ બ્લોકની ઊંચાઈ આ એડ્જનું વજન હશે આ અને આ આ બ્લોકની ઊંચાઈ આનું વજન હશે તેવી જ રીતે આ દિશામાં આ અને આ આખી લાઇન છે તેથી આ સમગ્ર પહોળાઈનું વજન હશે તેથી આ બે ગ્રાફ તમે ચકાસી શકો છો કે જો તમને આ બે ગ્રાફ આપવામાં આવ્યા છે તો આ બે ગ્રાફમાંથી તમે આ ફ્લોર પ્લાનનું પુનઃનિર્માણ કરી શકો છો તેથી પોલર ગ્રાફ બનાવવાની આ પણ એક રીત છે હવે પછી આપણે ફ્લોર પ્લાનિંગના કેટલાક અલ્ગોરિધમ જોઈશું ફ્લોર પ્લાનિંગ ખરેખર કેવી રીતે કરી શકાય તો હવે આપણે આ લેક્ચર 8 સમાપ્ત કરીએ છીએ તેથી હવે પછીના લેક્ચરમાં આપણે ફ્લોર પ્લાનિંગ માટેના અલ્ગોરિધમ જોઈશું